તો ચાલો આપણે સ્ટેટ સ્પેસ સર્ચ અને મૂલ્યાંકન પર પાછા જઈએ જેના વિશે આપણે જોઈ રહ્યા છીએ પર આપણે તેને અજાણ કહીએ છીએ આજે આપણે જે મૂલ્યો જોઈ રહ્યા છીએ તે ડોમેન માંથી કોઈપણ પ્રકારનાં જ્ઞાન નો ઉપયોગ કરશે નહીં આગલા વ્યાખ્યાયનમાં જ્યારે તમે બુધવારે મળશો ત્યારે આપણે તેને હલ કરવાનો પ્રયાસ કરીશું ડોમેન માંથી જ્ઞાન નો કેવી રીતે ઉપયોગ કરવો તે જોવાનો પ્રયાસ કરીશું આપણે જે છેલ્લો અલ્ગોરિધમ જોયો તે સિમ્પલ સર્ચ હતો જેમાં આપણી પાસે ઓપન અને ક્લોઝ નામના બે સેટ હતા ઓપન માં કેન્ડિડેટ નો સમૂહ છે જેનું નિરીક્ષણ કરવું છે અને માં કેન્ડિડેટ નો સમૂહ કે જેનું આપણે પહેલાથી નિરીક્ષણ કર્યું છે અને વિચાર એ છે કે નવા કેન્ડિડેટ ઉત્પન્ન કરવાનું ચાલુ રાખવું અને તેમને ઓપન માં ઉમેરવા અને પહેલેથી જ ઓપન અથવા માં છે તેના કરતા વધારેનું આઉટપુટ ખસેડીને આપણે નવા કેન્ડિડેટ કેવી રીતે પેદા કરી શકીએ છીએ તેથી આપણે ફક્ત નવા કેન્ડિડેટ મેળવીશું અને આ રીતે આપણે પાસે નિરીક્ષણ કરવા માટે ફક્ત નવા કેન્ડિડેટ હશે અને જો સ્ટેટ ફાઈનાઈટ હોય તો તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ સ્ટેટ થી જે પણ સ્ટેટ પર પહોંચી શકાય છે તે કોઈક સમયે શોધવામાં આવશે અને તે ફક્ત આ લૂપ માંથી બહાર આવશે ઓપન ખાલી થઈ જશે તેથી અહીં એક ચકાસણી હોવી જોઈએ જો ઓપન એમ્પ્ટી ની બરાબર ના હોય તો તેને એમ્પટી રિપોર્ટ ફેલ્યર માં ખોલો પરંતુ ચાલો આપણે ધારીએ કે આ સમસ્યાનું સમાધાન છે જેનો અર્થ એ છે કે આપણે જે ધ્યેય વિશે વાત કરી રહ્યા છીએ તે સ્ટાર્ટ સ્ટેટ થી પહોંચી શકાય તેવું છે એવા કિસ્સામાં આપણે કોઈક સમયે ઉકેલ શોધીશું તો ચાલો આપણે પ્રાણીઓની સમસ્યા અથવા માણસ બકરી અને સિંહની સમસ્યા વિશે વાત કરીએ તે માણસ માટે બકરીને લઈ જવાનું શક્ય છે સિંહ અને કોબી બીજી બાજુ રહેશે આપણો અલ્ગોરિધમ શું કરશે આપણે જે અલ્ગોરિધમ વિશે વાત કરી તેમાં ઇનપુટ તરીકે શું આપવામાં આવશે અલ્ગોરિધમ આપણને શું આપશે આપણને શરૂઆતની સ્થિતિમાં રસ છે માણસે શું કરવું જોઈએ માણસે પહેલા બકરીને લેવી જોઈએ પછી બકરીને તે બાજુ રાખીને ખાલી બોટ સાથે પાછા ફરવું જોઈએ પછી સિંહને લઈ જવો જોઈએ અને તે પ્રકારના પગલાં આ અલ્ગોરિધમ આપણને શું આપે છે તે માત્ર ધ્યેય પરીક્ષણને સંતોષવા માટે સ્ટેટ ને આપવાનું છે જે સમસ્યાને હલ કરવા માટે કોઈપણ રીતે આપણને મદદ કરતું નથી તેથી આ ઉકેલ સાથેની આ બીજી સમસ્યા છે અને આપણે તે અંગે ધ્યાન આપવું પડશે પરંતુ તે કરતા પહેલા મને સ્પષ્ટ કરવા દો કે ત્યાં બે પ્રકારની સમસ્યાઓ છે એક રૂપરેખાંકન સમસ્યા છે અને બીજી પ્લાનિંગ સમસ્યા છે એક પ્લાનિંગ સમસ્યા માં ઉપાય એ એક પાથ છે રૂપરેખાંકન સમસ્યાઓ કવિનમાં ઉપાય એ એક સ્ટેટ છે તેથી આપણે ખરેખર આ બે વિવિધ પ્રકારની સમસ્યાઓ વચ્ચેનો તફાવત પારખી શકીએ છીએ તેથી રિવર ક્રોસિંગ સમસ્યા એ પ્લાનિંગ સમસ્યા છે સમસ્યાને હલ કરવા માટે માણસોએ શું કરવું જોઈએ ચાલનો ક્રમ શું છે તે આપણે જાણવું છે પરંતુ ત્યાં રૂપરેખાંકન સમસ્યાઓ છે ઉદાહરણ તરીકે એન કવિન વિશે જોઈએ તમે એન કવિન સમસ્યાથી પરિચિત હશો એવું હું માનું છું કાર્ય એ છે કે ચેસ બોર્ડ આપવામાં આવે ત્યારે તમારે બોર્ડ પર એન કવિન એવી રીતે મૂકવાની છે કે જેથી કોઈ કવિન અન્ય કોઈ કવિન પર હુમલો ન કરે તેથી તે એક ખૂબ જ જાણીતી સામાન્ય રીતે અભ્યાસ કરેલી એન કવિન ની સમસ્યા છે આમાં વિવિધતાઓ છે જે કહે છે કે દરેક કવિન એ અન્ય કવિન પર બરાબર હુમલો કરવો જ જોઇએ તેથી તે બીજી રૂપરેખાંકન સમસ્યા છે તેથી આવી સમસ્યામાં ઉદાહરણ તરીકે એન કવિન કવિનની સમસ્યામાં સમાધાન એ અંતિમ અવસ્થા છે કે આપણે જો તમે બતાવી શકો કે આવી સ્થિતિ અસ્તિત્વમાં છે તો આપણે સમસ્યા હલ કરી છે તેનાથી કોઈ વાંધો નથી હકીકતમાં ત્યાં પાથ ની કોઈ કલ્પના નથી મારો મતલબ છે કે જ્યાં સુધી તમે કહો નહીં કે બોર્ડ પર રમનારી આ પહેલી કવિન છે અને બોર્ડ પર રમનારી આ બીજી કવિન છે ત્યાં સુધી તેનો અર્થ નથી અમને રુચિ છે પછી કેટલીક ગોઠવણી અને આવી સમસ્યાઓને રૂપરેખાંકન સમસ્યા કહેવામાં આવે છે જેના માટે આ અલ્ગોરિધમ બરાબર છે કારણ કે તે આપણને તે સ્ટેટ પાછો આપશે જે લક્ષ્યની મર્યાદાઓ ને સંતોષે છે આવી સમસ્યાઓ માટે આપણે કામ કરતા નથી કારણ કે તે આપણને ફક્ત એટલું જ જણાવે છે કે અંતિમ સ્થિતિ શું છે આપણે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકીએ તેથી પ્લાનિંગ સમસ્યાઓ માટે આપણે સર્ચ નોડ માં કેવી રીતે ફેરફાર કરવા જોઈએ આપણે જોયું કે સર્ચ નોડ એ સ્ટેટ હતું પ્લાનિંગ સમસ્યાઓ માટે આપણે સર્ચ નોડ માં ફેરફાર કરવો પડશે સર્ચ નોડ દ્વારા મારો મતલબ શું છે આ ગાણિતીક નિયમો દ્વારા ઉત્પન્ન થયેલ નોડ છે આપણે ઓપન માં શું મૂકીએ છીએ આપણે ઓપન માંથી શું કાઢીએ છીએ વગેરે વગેરે અને આપણે તેને એવી રીતે બદલવું પડશે કે જેથી તેમાં પાથ ની માહિતી હોય હવે તે કરવાની એક સરળ રીત એ છે કે આખા પાથને સર્ચ નોડ તરીકે સંગ્રહિત કરવો તેથી ચાલો હું એક નાનું ઉદાહરણ આપીશ ધારો કે આ પ્રારંભિક સ્ટેટ છે અને આ અનુગામી સ્ટેટ છે તેથી ચાલો આપણે કેટલાક નાના સ્ટેટ નો ટુકડો લઈએ મેં કેટલાક રેન્ડમ ગ્રાફ દોરેલા છે આ સ્ટાર્ટ સ્ટેટ છે અને આ લક્ષ્ય સ્ટેટ છે અને આપણે સ્ટાર્ટ સ્ટેટ થી લક્ષ્ય સ્ટેટ સુધીનો માર્ગ શોધવો પડશે અલ્ગોરિધમ પ્રારંભિક સ્ટેટ થી શરૂઆત કરશે પછી મૂવ જેન ફંક્શન પડોશીઓ પાછા આપશે જે A અને B છે અને પછી અલ્ગોરિધમ તપાસ કરશે કે શું A લક્ષ્ય છે કે નહીં વગેરે વગેરે તે તેવું કાર્ય કરશે પરંતુ હું જાણવા માંગુ છું કે અલ્ગોરિધમ સ્ટાર્ટ સ્ટેટ થી લક્ષ્ય સ્ટેટ સુધીનો કયો માર્ગ શોધે છે તેથી હું આખા પાથ ને સંગ્રહિત કરવા માટે સર્ચ નોડ માં બદલાવ કરીશ તેનો અર્થ એ છે કે હું આ નોડ થી શરૂ કરીશ પછી અનુગામી તરફ જઈશ હું તેમને B S અને A S કહીશ તેથી હું નોડ ની સૂચિ ને A નામ આપીશ સર્ચ નોડ એ સ્ટેટ ની સૂચિ અથવા સ્ટેટ નોડ ની સૂચિ છે તેથી આ બે નોડ ની સૂચિ B S છે જે કહે છે કે હું S પર થઈને B પર આવ્યો આ કહે છે કે હું S થી A પર આવ્યો છું પછી જો હું A ને વિસ્તૃત કરું છું તો પછી આપણે માની લઈએ કે A ના અનુગામીમાં ફક્ત C અને E ઉમેરીશું S ઉમેરીશું નહીં તેથી હું C A S અને E A S તરીકે લખીશ તેથી આ એક અભિગમ એ છે કે સંપૂર્ણ પાથ સંગ્રહિત કરવા માટે હું સર્ચ નોડ માં ફેરફાર કરું છું અલબત્ત મારે મારા અલ્ગોરિધમ માં થોડોક ફેરફાર કરવો પડશે જે હું કરી રહ્યો નથી પરંતુ જ્યારે હું સર્ચ નોડ માંથી નોડ પસંદ કરું છું હું તેને તમારા માટે અભ્યાસ તરીકે છોડતો નથી આ સર્ચ નોડ છે આ મૂળ નોડ છે અને તે પછી વસ્તુઓની નવી યોજનામાં ડબલ વર્તુળ નોડ ડિલીટ કરવાના બદલે નોડ જેન ક્લોઝડ દર્શાવે છે કારણ કે તેઓ હવે કલોઝ માંથી કાઢીને નોડ ડિલીટ કરતા નથી આપણે તેમને કલોઝ માં મૂકીએ છીએ મને ખબર નથી હું આશા રાખું છું કે તે મૂંઝવણ ઉત્પન્ન કરતું નથી તેને કલોઝ માં મુકો વગેરે વગેરે આ બે નોડ ઓપન માં છે અને આ ત્રણ નોડ નું આપણે પહેલાથી જ નિરીક્ષણ કર્યું છે જ્યારે હું કોઈ નોડ પસંદ કરું છું આ મારો સર્ચ નોડ છે આ સ્ટેટ ની સૂચિ છે મારે આમાંથી પ્રથમ એલિમેન્ટ કાઢવો પડશે હું જે નોડ પસંદ કરું છું તેના આધારે તે C અથવા E થશે હું C ને કાઢું છું C પર ગોલ ટેસ્ટ લાગુ કરું છું અને જો તે નિષ્ફળ જાય છે તો હું તે જ ગોલ ટેસ્ટ ફંક્શન C પર લાગુ કરી શકું છું C વિશે વાત કરીએ તો C ને કોઈ ચાઈલ્ડ નથી તેથી હું E પસંદ કરું છું હું E પર ગોલ ટેસ્ટ લાગુ કરું છું અને ગોલ ટેસ્ટ નિષ્ફળ જાય છે હું શું કરી શકું હું E ના અનુગામી ઉત્પન્ન કરું છું ફરીથી તે જ મૂવ જેન ફંક્શન હું E ના અનુગામી પેદા કરવા માટે ઉપયોગ કરી શકું છું પરંતુ મારે તે ઉમેરવું આવશ્યક છે આ આલેખ માંથી મને E ના અનુગામી F અને G મળ્યા મારે આ F અને G લેવા જોઈએ અને તેને જોડવા જોઈએ અને તેને સૂચિ ના હેડ માં મૂકવા જોઈએ મારે F E A S અc G E A S ઉત્પન્ન કરવું જોઈએ તેથી મારે અલ્ગોરિધમ માં થોડાક ફેરફાર કરવા પડશે પરંતુ નોંધ લો કે હું હજી પણ તે જ મૂવ જેન ફંક્શન નો ઉપયોગ કરી શકું છું અને હું ફક્ત તેને સ્ટેટ માં લાગુ કરીશ અને હું ગોલ ટેસ્ટ ફંક્શન નો ઉપયોગ કરી શકું છું કારણ કે હું આમાંથી પ્રથમ સ્ટેટ કાઢીને તેના પર ગોલ ટેસ્ટ લાગુ કરીશ અને પછી મૂવ જેન ફંક્શન લાગુ કરીશ હું તેને તમારા માટે એક નાના અભ્યાસ તરીકે છોડીશ તેના બદલે આપણે બીજા અભિગમનો ઉપયોગ કરીશું આ એક અભિગમ દરેક વસ્તુને પાથ માં રૂપાંતરિત કરવા માટે છે બીજો અભિગમ ફક્ત પેરેન્ટ્સ ને સંગ્રહિત કરવાનો છે તેથી સર્ચ નોડ એ પેર છે આપણે તેને નોડ પેર કહીશું અને તે પેર વર્તમાન નોડ અને પેરેન્ટ નોડ ની છે ચાલો આપણે કહીએ કે તે બે નોડ ની સૂચિ છે જેમાં આપણે વર્તમાન નોડ સંગ્રહિત કરીએ છીએ આપણે હંમેશાં વર્તમાન નોડ માં રસ ધરાવીશું આપણે વર્તમાન નોડ પર ગોલ ટેસ્ટ લાગુ કરીશું મૂવ જેન ફંક્શન ને વર્તમાન નોડ પર લાગુ કરીશું વગેરે વગેરે પરંતુ આપણે ફક્ત સંગ્રહિત કરીશું અહીંથી આપણે ત્યાં થી લઇ ને પ્રારંભિક નોડ સુધીના આખા પાથ ને સંગ્રહિત કરીએ છીએ જે અલબત્ત રિટર્નિંગ પાથ નું કાર્ય સરળ કરી દે છે મારે ફક્ત આ લઈને તેને ઊલટું કરવાનું છે અને તેને આઉટપુટ S તરીકે રિટર્ન કરવાનું છે ઉદાહરણ તરીકે જ્યારે હું આ ઉત્પન્ન કરું છું આ ગોલ ટેસ્ટ ફંક્શન ને સંતોષે છે તો પછી મારે ફક્ત આ લેવું પડશે અને કહેવું પડશે કે પાથ S થી A A થી E અને E થી G તરફ જઇ રહ્યો છે અને તે ઉપાય છે તેથી મેં આ સૂચિને હમણાં જ ઉલટાવી દીધી છે અને તેને પાથ તરીકે પરત કરી છે હવે હું કહું છું કે આ આખા પાથ ને સર્ચ નોડ તરીકે સંગ્રહિત કરવાને બદલે વર્તમાન નોડ અને પેરેંટ નોડ થી બનેલા સર્ચ નોડ ને પેર તરીકે સમાનરૂપે સંગ્રહિત કરો અને મારો પાથ S ખાલી જેવો દેખાશે ખાલી નો અર્થ એ છે કે ત્યાં કોઈ પેરેન્ટ્સ નથી અને પછી આ ફરીથી B S હશે તે પહેલાંની જેમ A S હશે પરંતુ આ હવે ફક્ત C A અને E A હશે અને જ્યારે હું A ના અનુગામી ઉત્પન્ન કરું છું મને F E અને G E મળશે આ બધું કલોઝ માં જશે અને કંઈ ફરક પડતો નથી કે આપણે આ જોયું છે કે નહીં જ્યારે આપણે આ નોડ પસંદ કરીશું તેનો અર્થ એ છે કે અમને લક્ષ્ય નોડ મળ્યા છે આપણે હજી પણ પાથ પાછો કરવો પડશે પરંતુ હવે તમારે પાથનું પુનર્નિર્માણ કરવા માટે થોડુંક વધારાનું કામ કરવું પડશે તેથી આપણને અલ્ગોરિધમની જરૂર છે જેને તમે પુનર્નિર્માણ પાથ તરીકે કહો છો અને આ અલ્ગોરિધમ માટે આપણે ઇનપુટ તરીકે નોડ પેર આપીશું અને જે નોડ પેર જેનું પ્રથમ તત્વો લક્ષ્ય પરીક્ષણને સંતોષે છે તેથી ઉદાહરણ તરીકે GE આને GE ને ઇનપુટ તરીકે આપશે G G સાથે શું કરવું છે સામાન્ય રીતે મારી પાસે ધ્યેય નોડ અને પેરેંટ નોડ હશે હું તેને P1 કહીશ હું આ રિકન્સ્ટ્રક્ટ પાથ એલ્ગોરિધમનું વર્ણન કરું છું તેથી તે માટેનું ઇનપુટ એ એક ધ્યેય નોડ છે અને તે પેરન્ટ નોડ છે તેથી તે નોડ પેર છે અને વિશિષ્ટ નોડ પેર એ ગોલ નોડ છે અને તે પેરેંટ નોડ છે અને હું પાથ બનાવવાનું શરૂ કરું છું હું કહું છું કે મારી પાસે હતો તેથી શરૂઆતમાં પાથને ખાલી સૂચિ મળે છે અને પછી આ ક્ષણે પાથ તરીકે G મળે છે હું લિસ્ટ કોન્સ ફંક્શન નો ઉપયોગ કરું છું કારણ કે સૂચિની શરૂઆતમાં કંઇક ઉમેરવા માટેની તે અનુકૂળ પદ્ધતિ છે મારી પાસે પાથ નામની સૂચિ છે અને હું આ નોડ G ને પાથની શરૂઆતમાં ઉમેરી રહ્યો છું પછી હું શું કરું છું હું કેવી રીતે પેરેન્ટ્સ પેરેન્ટ્સ ના પેરેન્ટ્સ પાસે જઇ શકું છું હું ગ્રાન્ડ પેરેન્ટ્સ ના પેરેન્ટ્સ પાસે જવા માંગુ છું અલબત્ત હું અહીંથી શોધી શકું છું પરંતુ પેરેન્ટ્સ પાસેથી થઈને હું ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે જઇશ તેઓને સંબંધિત ગ્રાન્ડ પેરેન્ટ્સ મળી શકશે પરંતુ મને સંબંધિત પેરેન્ટ ક્યાં મળશે પરંતુ P1 P2 નોડ પેર સાચી છે કે નહીં તે હું કેવી રીતે શોધી શકું તેથી હું જાણું છું કે હું P1 થી G પર આવ્યો હતો હું જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું હું ક્યાંથી P1 પર આવ્યો હતો અને તે તેને P2 કહે છે મને આ P1 P2 ક્યાં મળશે મને તે ક્લોઝડ લિસ્ટમાં મળશે કેમ કે હું આ બધી વસ્તુઓને ક્લોઝડ માં મુકું છું તેથી ઉદાહરણ તરીકે મારી પાસે G E છે તે છે અને હું E પછી કંઈક એવું શોધી રહ્યો છું જે આ કિસ્સામાં E A છે આપણને સંકેતો માં તે મળશે અને તે જ રીતે A નાં પેરેન્ટ્સ મને સંકેતો માં મળી શકશે તેથી ક્લોઝડ માં શોધ કરો હું આ નોડ પેર શોધવા માટે ક્લોઝડ માં શોધ કરું છું બધું નોડ પેર છે ઓપન માં નોડ પેરનો સમાવેશ થાય છે સર્ચમાં નોડ પેરનો સમાવેશ થાય છે અને ક્લોઝ માં નોડ પેરનો સમાવેશ થાય છે હું આ શોધું છું પછી ફરીથી આની જેમ મને P2 P3 મળે છે જ્યાં સુધી હું શોધ પૂરી નહીં કરું ત્યાં સુધી હું આ કરવાનું ચાલુ રાખીશ જ્યાં સુધી હું Pn દ્વારા વર્ગીકૃત થયેલ રૂટ નોડ શોધી શકું નહીં જે ખાલી દ્વારા અનુસરાયેલ છે દરેક તબક્કે હું આ કરીશ કોન્સ P1 પાથ આવશે અહીં કોન્સ P2 પાથ આવશે વગેરે વગેરે હું તે કરવાનું ચાલુ રાખીશ ત્યાં સુધી હું અહીં આવીશ અને મને આ મળશે હું આ લૂપમાંથી બહાર આવીશ આ બધું એક લૂપની અંદર થઈ રહ્યું છે જ્યાં સુધી મને ત્યાં ગ્રાન્ડ પેરેન્ટ ન મળે ત્યાં સુધી પેરેન્ટ્સ થી ગ્રાન્ડ પેરેન્ટ તરફ જવું કઈ ક્ષણે મારા વિન સુધી ના પાથનું નિર્માણ થશે કારણ કે હું આ Pn ને પાથ પર લઈ જઈશ તેથી હું જાણું છું કે હું Pn થી પ્રારંભ કરું છું અને Pn 1 સુધી જઈશ વગેરે વગેરે આ પાથ પર પાછા ફરવા માટે મારે આ વધારાનું કામ કરવાની જરૂર છે પરંતુ મને એ ફાયદો થશે કે મારી પાસે બધા નોડ પેર ની સમાન રજૂઆત છે ઓપન માં નોડ પેર હોય છે ક્લોઝડ માં નોડ પેર હોય છે વગેરે વગેરે આ ઉદાહરણ ના ભાગ રૂપે ક્લોઝડ માં શોધ કરવાને હું તમારા માટે એક અભ્યાસ તરીકે આપીશ અને આ સંપૂર્ણ અલ્ગોરિધમ હકીકતમાં પાથના પુનર્ગઠન માટે લખો આપણી પાસે આ રિકન્સ્ટ્રક્ટ નામનો અલ્ગોરિધમ છે એક સપોર્ટિંગ રિકન્સ્ટ્રક્ટ પાથ છે આપણી પાસે આ સપોર્ટિંગ પણ છે તેને કોલ કરો રીમુવ સીન એવા નોડ ને કાઢી નાખે છે જે પહેલાથી જ ઓપન અથવા ક્લોઝડ માં છે તેથી ચાલો કહીએ કે આપણે હવે સૂચિ આધારિત રજૂઆતમાં સંપૂર્ણ રીતે આગળ વધ્યા છીએ જ્યાં આપણો પાથ એ એક સૂચિ છે નોડ પેર એ એક સૂચિ છે બધું જ સૂચિ છે ઓપન એક સૂચિ છે ક્લોઝડ પણ એક સૂચિ છે રીમુવ સીનમાં જ્યારે આપણે ઓપન માટે નવા નોડ ઉત્પન્ન કરી રહ્યા છીએ ત્યારે રીમુવ સીન ફંકશને એવા નોડ કાઢવા જોઈએ જે ઓપન લિસ્ટ અથવા ક્લોઝડ લિસ્ટ માં હોય હવે આપણે અહીં સાવચેત રહેવું જોઈએ આપણું ઓપન અને ક્લોઝડ માં થોડા ફેરફાર થયા છે તેઓ પેર બની ગયા છે તેથી તમારે એ હકીકતની કાળજી લેવી પડશે કે તમે ત્યાં સાચા તત્વ પર ધ્યાન આપી રહ્યાં છો હું તે અભ્યાસ ને તમારા માટે કરીશ આપણે ધારીશું કે આપણી પાસે A જેવું કંઈક છે ધારો કે તમારામાંથી જેમણે સૂચિ અથવા મેપ કાર ફંક્શન નો અભ્યાસ કર્યો છે જે નીચે મુજબ કાર્ય કરે છે તે અનુગામી ની સૂચિ આપે છે આપણે મૂવ જેન ફંક્શન લાગુ કરીશું જે આપણને બધા પડોશીઓ આપશે ત્યાંથી તે પડોશીઓ દૂર કરશે જે પહેલાથી ક્લોઝડમાં અથવા ઓપનમાં છે તે આપણને નવી સૂચિ આપશે આ નવી સૂચિમાંથી આપણે મેપ કાર ફંક્શનને આના પર લાગુ કરીશું દરેક અનુગામીને લો અને પેરેન્ટ્સ સાથે નોડ પેર બનાવો ચાલો હું તેને અહીં દોરું ત્યાં નોડ N છે આપણે મૂવ જેન ને કોલ કરીશું તે આપણને કેટલાક અનુગામી આપશે ચાલો આપણે તેમને A B C D E F કહીએ C ને કાઢી નાખીશ તો તેમાંથી બીજા કેટલાક પણ નીકળી જશે માની લો કે આ બે નીકળી જાય છે તેથી આપણી પાસે B D અને F બાકી છે પછી હું કેટલાક ફંક્શનને કોલ કરવા માંગું છું જે મને B N D N F N ની સૂચિ આપશે તે મને ત્રણ તત્વોની સૂચિ આપશે આ ઉદાહરણમાં ત્રણ અનુગામીઓની સૂચિ આપશે જે જે પહેલેથી જ નોડ પેર સ્વરૂપમાં રૂપાંતરિત થયેલ છે તેથી હું આ લઈ શકું છું અને ઓપન સૂચિમાં તેને જોડી શકું છું મારો અલ્ગોરિધમ હજી પણ ખૂબ સમાન છે ઓપન એ લિસ્ટ છે હું સૂચિમાંથી કેટલાક તત્વ કાઢું છું જે નોડ પેર છે નોડ પેરમાંથી હું પ્રથમ તત્વ કાઢું છું જે વર્તમાન નોડ છે જેમાં મને રસ છે તેના પર ગોલ ટેસ્ટ લાગુ કરો જો તે બરાબર કાર્ય કરે છે અથવા તે રિટર્ન કરે છે તો હું તે નોડ પેર સાથે ફરીથી રિકન્સ્ટ્રક્ટ પાથ ફંક્શનને કોલ કરું છું અને તે મને માર્ગ આપશે જો તે કામ કરતું નથી તો મેં જે કંઈપણ જોયું છે તે ખસેડવા અથવા મેં પહેલેથી જ ઓપન માં મૂક્યું છે તેના માટે હું નોડ N ના અનુગામી ઉત્પન્ન કરું છું અને N B D અથવા F ના અનુગામી માંથી નોડ પેર બનાવીશું મને B N D N અને F N જોઈએ છે તેથી આ B D અને F અનુગામી છે પરંતુ હું યાદ રાખું છું કે N પેરેંટલ B છે N એ પેરેંટલ D છે N એ પેરેંટલ F છે અને હું આને ઓપન માં ઉમેરીશ અને તે જ ચક્ર ચાલુ રહેશે આ આપણે લખેલો અલ્ગોરિધમ છે એકમાત્ર વસ્તુ બાકી છે જ્યારે તેણે કહ્યું કે ઓપન માંથી કોઈક નોડ પસંદ કરો ચાલો આપણે તેને પિન ડાઉન કરીએ અને આપણે નીચેની નોડ પેર કરીશું હું તેને વેરિયેબલ નામ તરીકે નોડ પેર કહીશ હું હંમેશાં ઓપન માંથી પ્રથમ નોડ પસંદ કરીશ ઓપન હવે એક સૂચિ છે અને સૂચિ સાથે કરવા માટે સરળ વસ્તુ હેડ તત્વ દૂર કરવાની છે તેથી હું ફક્ત કહીશ કે હું હેડ તત્વને દૂર કરીશ અને તેથી તે મને નોડ પેર આપશે હું તેમાંથી પ્રથમ તત્વ કાઢીશ અને આ બધા પર ગોલ ટેસ્ટ કરીશ તેથી એક વસ્તુ જે હું પિન ડાઉન કરું છું કે આપણે હંમેશાં ઓપન સૂચિમાંથી પ્રથમ તત્વ લઈશું ઓપન હવે સૂચિ છે સૂચિનું પહેલું તત્વ શું હોવું જોઈએ તે આગળનો પ્રશ્ન છે તે ખરેખર હવે આપણા સર્ચ એલ્ગોરિધમનું વર્તન નક્કી કરશે તેથી બે શક્યતાઓ છે ક્યાંક આ લાઇનની નીચે મારી પાસે ઓપન સાથે અપેન્ડ હશે તેથી હું બે લિસ્ટ ને જોડવા માંગુ છું તે બે સૂચિઓ કઈ છે એક જુના ઓપન માંથી આપણે કાઢી નાખેલા નોડ પેર ને બાદ કરીએ છે અને બીજું આપણે આ પ્રક્રિયા દ્વારા બનાવેલા નવા તત્વો છે મારે નવું ઓપન બનાવવા માટે આ બે સૂચિને જોડવી પડશે હું તેમને બે માંથી કોઈ પણ ક્રમ માં જોડી શકું છું અને તે આ બાજુ મહત્વ ધરાવે છે તો ચાલો આપણે પ્રથમ અનુક્રમ પસંદ કરીએ જે કહે છે કે ન્યુ ને અપેન્ડ કરો તેથી આ નોડ પેરની સૂચિ છે હું ન્યુ ને કોલ કરું છું હું A માંથી ન્યુ ને પેદા કરું છું જ્યારે મેં સ્ટેટ નું નિરીક્ષણ કર્યું ત્યારે જાણવા મળ્યું છે કે ગોલ સ્ટેટ બન્યો નથી અનુગામી મૂવ જેન ફંક્શન ને કોલ કરી રહ્યા છે ત્યાંથી ડુપ્લિકેટ્સ ખસેડીને પેર બનાવી છે અને તેને ન્યુ નામ આપ્યું છે આ ન્યુ છે તેથી તે એવા સ્વરૂપમાં છે જેને ઓપન માં ઉમેરી શકાય તે ન્યુ છે અને હું ફક્ત બાકી બધાનો ઉપયોગ કરીશ તમે એમ માનીને ટેઈલ નો ઉપયોગ કરી શકો છો કે તે પગલામાં તે ઓપન થી દૂર નહીં થાય કારણ કે તે ફક્ત હેડ પાછું આપે છે અહીં હું ઓપન માંથી ટેઈલ લઈશ હવે મારી પાસે સંપૂર્ણપણે નિશ્ચિત અલ્ગોરિધમ છે ત્યાં કોઈ નોડ પસંદ કરવા અથવા ઓપન માં આ નોડ ઉમેરવા વિશે કોઈ વિધાન નથી આપણે બધું સંપૂર્ણપણે સ્પષ્ટ કર્યું છે આપણે કહ્યું છે કે નવા નોડ ઓપન સૂચિમાં સૌથી ઉપર આવશે જેનો અર્થ છે કે તેઓનું પ્રથમ નિરીક્ષણ કરવામાં આવશે અને હું હંમેશાં ઓપન સૂચિના સૌથી ઉપરના તત્વને પસંદ કરીશ તેથી હવે આપણે આ બે વિકલ્પો જોઈએ બીજો વિકલ્પ શું છે અન્ય વિકલ્પ તેનાથી વિરુદ્ધ અનુક્રમ બદલવાનો હતો તેથી મારે આમાંથી પસંદગી કરવી પડશે કયો વિકલ્પ વધુ સારો છે હવે પસંદગીમાંથી વિશ્લેષણ કેવી રીતે કરવું તેના કરતાં આપણે શેમાંથી શું મેળવીશું અલ્ગોરિધમ માં આપણે આ પસંદગી કરવાની હોય છે ન્યુ ને સૂચિ ને હેડ પર મુકીશું અને જૂના તત્વોને પાછળ રાખવા જોઈએ અથવા આપણે આખા તત્વો પહેલા રાખવા જોઈએ અને તેને આમાં મૂકવા જોઈએ તમે આ બંને ડેટા સ્ટ્રક્ચર્સ ને ઓળખી ગયા હશો અહીં આપણી પાસે એક પ્રકારની સમાનતાઓ છે આ ક્યુ છે અને આ એક સ્ટેક છે તે સ્ટેક જેવું છે તેથી આપણે ક્યુ અથવા સ્ટેક બંનેમાં ઓપન બનાવી શકીએ છીએ આ બે પસંદગીઓની પ્રતિકૃતિ શું છે તેનું આપણે નિરીક્ષણ કરવા માંગીએ છીએ તેથી ચાલો આપણે આ વિકલ્પ પહેલા લઈએ જ્યાં પહેલા આપણે નવા નોડ્સ જોઈ રહ્યા છીએ સર્ચ ટ્રી ની દ્રષ્ટિએ તેનો અર્થ શું છે તે વિશે આપણે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે સર્ચ ટ્રી દોરીએ જ્યારે હું સર્ચ ટ્રી દોરીશ ત્યારે હું નોડ પેર અને તે બધું દોરીશ નહીં તમે કોઈ પણ રીતે તે દોરી શકો છો તેનાથી ફરક પડતો નથી તેથી ચાલો કહીએ કે આલેખમાં S ખાલી અને A S B S C S છે તે યોગ્ય ક્રમમાં છે યોગ્ય ક્રમ પર આધારિત મૂવ જેન ફંક્શન મને આ A B અને C આપે છે તેઓ અમુક ચોક્કસ ક્રમમાં જશે તે વિશે ચિંતા કરશો નહીં હું સૌથી ડાબી બાજુએ રહેલા નોડ ને પસંદ કરીશ તેને D A કહીએ પછી આ પસંદ કરીશું વગેરે વગેરે તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે આ અલ્ગોરિધમ કે જેમાં ઓપન ને સ્ટેક માનવામાં આવે છે આ લોભી વર્તન છે તેનો અર્થ એ છે કે નવા નોડની પહેલા તપાસ કરવામાં આવે છે આ જુના છે આ નવીનતમ છે તેમાંથી એકને આપણે અવ્યવસ્થિત રીતે પસંદ કર્યું છે અને સામાન્યતા ગુમાવ્યા વિના આપણે હંમેશા ડાબી બાજુની પસંદગી કરી છે તેનાથી ફરક પડતો નથી કારણ કે તેઓ મૂવ જેન ફંક્શન દ્વારા બનાવવામાં આવ્યા હતા અને આપણે તેમને અનુક્રમ આપ્યો નથી તેથી આપણે સત્તાવાર રીતે ડાબી બાજુની પસંદગી કરી છે આ સૌથી નવા છે આ થોડા જુના છે આ સૌથી જુના છે અલ્ગોરિધમ હંમેશા નવા નોડ ને સૌથી પહેલા પસંદ કરે છે સર્ચ સ્પેસ અને સ્ટેટ સ્પેસ ની દ્રષ્ટિએ આ અલ્ગોરિધમ શું કરી રહ્યો છે તે સ્ટાર્ટ નોડથી આગળ વધશે તે કેટલાક અનુગામી ઉત્પન્ન કરશે તેમાંથી એક પસંદ કરશે તે અનુગામીઓ ઉત્પન્ન કરશે તે ત્યાં જશે વગેરે વગેરે તમે ડાબી કે જમણી બાજુ જોયા વિના સ્ટેટ સ્પેસ માં જોશો ત્યાં સુધી તે અંત તરફ દોરી જાય છે અહીં ડેડ એન્ડ નો અર્થ છે કે આ પાથ પર કોઈ નવા અનુગામી નથી ઉદાહરણ તરીકે તે કિસ્સામાં જો આ ડેડ એન્ડ હોત તો તેઓ G ના અનુગામી ન હોત પછી આપમેળે આનું નિરીક્ષણ કરવામાં આવશે કારણ કે લાઈન અને ઓપન માં તે આગળ હશે જો આ પણ એક ડેડ એન્ડ હોત તો પછી આપમેળે આગળ આનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો આ કોઈ ડેડ એન્ડ માટે છે તો આપમેળે આ થઈ જશે તમે જોઈ શકો છો કે પાથ આવી રીતે જશે પછી આ રીતે પછી આ રીતે વગેરે વગેરે તે સર્ચ સ્પેસ માં શોધશે તે થોડું જોખમકારક છે કે જો સ્ટેટ સ્પેસ અનંત છે જો હું કહું કે મને બે અથવા ત્રણ નંબરો શોધી આપો જેમના પાવર 3 A જેમ 3 B જેમ 3 C જેમ 3 છે તમે નવા અને નવા સંયોજનો પેદા કરવાનો પ્રયત્ન કરશો અને તમે સર્ચ પેરમાં શોધતા જતા જશો તેથી જો સર્ચ સ્પેસ અનંત છે તો આ અલ્ગોરિધમ ગુંચવાઈ જવાનો ભય છે જો આપણે આ સર્ચ ટ્રી પર નજર નાખીએ તો આપણે તેને ડીપેસ્ટ નોડ ફર્સ્ટ પણ કહીએ છીએ બધા ઓપન લિસ્ટ માં આ દિશામાં નીચે જઈ આ બધા એક જ વર્તુળ નોડ ના કેન્ડિડેટ કોણ હતા આ ઓપન માં છે આ ઓપન માં છે આ ઓપન માં છે આ ઓપન માં છે આ બે હું ઓપન માં મુકીશ તે ડીપેસ્ટ નોડને હંમેશાં પ્રથમ લેશે તેથી તમારે આ અલ્ગોરિધમને ડેપ્થ ફર્સ્ટ સર્ચ કહેવામાં આવે છે તેનાથી તમારે આશ્ચર્યચકિત ન થવું જોઈએ આ અલ્ગોરિધમ તેનાથી વિરુદ્ધ છે આપણી બીજી પસંદગી ઓપન ને ક્યુ તરીકે રાખવાની હતી અને તમે કલ્પના કરી શકો છો ક્યુ સાથે શું થશે હું અહીં અનુક્રમ લખીશ પ્રથમ આ નોડ નું નિરીક્ષણ થશે હંમેશાં સ્ટાર્ટ નોડનું પ્રથમ નિરીક્ષણ થશે આ બીજો હશે તેઓ પેદા થશે પરંતુ હવે તે એક ક્યુ છે જેનો અર્થ એ કે આ બંને આ બે ની પાછળ જશે તેથી આ ત્રીજો નોડ હોવો જોઈએ આ ચોથો નોડ હોવો જોઈએ પછી આ પાંચમો નોડ હશે અને આ છઠ્ઠો નોડ હશે તો પછી આ સાતમો નોડ હશે આ આઠમો નોડ ચાઈલ્ડ નોડ હશે પછી નવમો નોડ ચાઈલ્ડ નોડ હશે અને વગેરે વગેરે તેની બરાબર વિપરીત અસર છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ અલ્ગોરિધમ સ્ટેટ સ્પેસ માં જઈને સૌથી છીછરા નોડ પસંદ કરે છે આ સર્ચ ટ્રી માં નોડ ની પસંદગી પણ તે રીતે કરવામાં આવે છે તે હંમેશાં તેને પસંદ કરે છે જે પ્રારંભ નોડની નજીક છે અને તમે આ અલ્ગોરિધમનું નામ જાણો છો બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ બ્રેડ્થ ફર્સ્ટ નો અર્થ પ્રથમ આ સ્તરને સંપૂર્ણપણે સર્ચ કરો પછી બીજો સ્તર સંપૂર્ણપણે સર્ચ કરો પછી ત્રીજો સ્તર સંપૂર્ણપણે સર્ચ કરો વગેરે વગેરે સ્ટેટ સ્પેસ ની દ્રષ્ટિએ આ અલ્ગોરિધમ શું કરી રહ્યો છે તે અહીં આવશે પછી તે અહીં જશે પછી તે અહીં અને અહીં અને અહીં જશે આ ચોક્કસ ક્રમમાં તે ચતુરાઈ થી સ્ટેટ સ્પેસ માં જશે હવે નોંધ લો કે આ બંને એલ્ગોરિધમ્સ ગોલ સ્ટેટ થી તદ્દન અજાણ છે ગોલ સ્ટેટ ક્યાંક અહીં છે ફક્ત જ્યાં ગોલ સેટ થાય છે તે જગ્યા જ મહત્વની ભૂમિકા ભજવે છે તે ગોલ ટેસ્ટ ફંક્શન માં છે જો તમે ગોલ સ્ટેટ માં પહોંચી ગયા છો તો આ અલ્ગોરિધમ ધારણા કરે છે કે તમે પહોંચી ગયા છો કે નહીં પરંતુ પસંદગીઓને જોતા તેને દિશા ની કોઈ સમજ નથી કે મારે આ દિશામાં જવું જોઈએ અથવા મારે આ અનુગામી પસંદ કરવું જોઈએ તે ત્યારે આવશે જ્યારે તમે હ્યુરીસ્ટીક સર્ચ જુઓ પરંતુ આ બે એલ્ગોરિધમ્સ બ્લાઇન્ડ છે તેથી અમે તેમને બ્લાઇન્ડ સર્ચ અલ્ગોરિધમ અથવા અનઈનફોર્મડ સર્ચ અલ્ગોરિધમ કહીએ છીએ એક અલ્ગોરિધમ શક્ય એટલું સ્રોતની નજીક રહેવાનું તો બીજું શક્ય તેટલું દૂર જવાનું વિપરીત વલણ ધરાવે છે તો ચાલો આ બે એલ્ગોરિધમ્સ ડેપ્થ ફર્સ્ટ સર્ચ અને બ્રેથ પ્રથમ સર્ચની તુલના કરીએ તેથી હું આને દૂર કરી શકું છું કયા પરિમાણોના આધારે આપણે તુલના કરવી જોઈએ આપણે ચાર માપદંડો પર ધ્યાન આપીશું એલ્ગોરિધમ્સની તુલના કરવા માટેનું સૌથી સામાન્ય માપદંડ શું છે તેથી DFS વિરુદ્ધ BFS સૌથી વધુ ઉપયોગમાં લેવાતા માપદંડ એ ટાઈમ કોમ્પ્લેક્સિટી છે તો ચાલો સિમ્પલ સર્ચના કોઈ ભાગનો વિચાર કરીએ આપણે N ક્વીન્સની સમસ્યાનો વિચાર કરીએ N ક્વીન્સની સમસ્યામાં તમે આ રીતે આગળ વધશો તમે પહેલી કવિન પ્રથમ લાઈનમાં મૂકશો પછી બીજી લાઈનમાં બીજી કવિન અને એવું nમી કવિન સુધી કરશો તેથી સર્ચ સ્પેસ માં n સ્ટેપ નો ઉકેલ લાવતા હંમેશા n સ્ટેપ થશે બ્રાન્ચિન્ગ ફેક્ટર સતત છે તેથી જો આપણી પાસે આવી કોઈ સર્ચ ટ્રી હોય તો હું આ કેમ પ્રદાન કરું કારણ કે નોડ ની સંખ્યા ઝડપથી વધી રહી છે ધારો કે બ્રાન્ચિન્ગ ફેક્ટર પાંચ છે તો મારી પાસે પ્રથમ સ્તરે 1 નોડ હશે બીજા સ્તરે 5 નોડ ત્રીજા સ્તરે 25 નોડ આ સ્તરે 125 નોડ હશે અને આગળ તે દરેક વખતે બ્રાન્ચિન્ગ ફેક્ટર દ્વારા ગુણાકાર કરવા જઇ રહ્યું છે અને કોઈપણ અને આવી પરિસ્થિતિઓમાં જ્યાં તમે દરેક તબક્કે ગુણાકાર કરો છો ત્યારેતે ઘાતાંકીય રીતે વધે છે તેથી આ રીતે સર્ચ સ્પેસ નોડ અને સર્ચ ટ્રી દેખાય છે ચાલો આપણે પાંચ વિશે ભૂલી જઈએ સામાન્ય રીતે આપણો બ્રાન્ચિન્ગ ફેક્ટર b છે અને ઉકેલ d ઊંડાઈ એ મળે છે આપણી પાસે d કવિનની સમસ્યા છે તમે d કવિન મૂકો છો અને પછી તમારું કામ થઈ જાય છે દલીલ ખાતર આપણે માની લઈએ કે ત્યાં ફક્ત એક જ લક્ષ્ય નોડ છે અલબત્ત ઉદાહરણ તરીકે N ક્વીન્સ કવિન સમસ્યા માટે ઘણા ઉકેલો છે તેથી ત્યાં ઘણા નોડ હશે જે ગોલ સ્ટેટ હશે ચાલો માની લઈએ કે કેટલીક સમસ્યામાં ફક્ત એક જ લક્ષ્ય નોડ છે જે N કવિન કવિનની સમાન છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ ની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી છે આપણે તે કરીએ તે પહેલા છેલ્લા સ્તર માં bd નોડ હોવા જોઈએ એક સ્તર ઉપર જઈએ તો ત્યાં કેટલા નોડ હશે દરેક સ્તરેbd 1 આંતરિક નોડ હશે હવે પ્રથમ નિરીક્ષણમાં જોઈએ તો આપણે b અને d ની મોટી કિંમત માટે 1 ને બાદ કરવાનું અવગણી શકીએ છીએ તે આશરે bd b 1 દ્વારા ગણવામાં આવશે આ બાદમાં 1 પણ તમે મોટા b માટે 1 ને બાદ કરવાનું અવગણી શકો છો પરંતુ આપણે તે વિશે ચિંતા કરતા નથી પ્રથમ નિરીક્ષણમાં જોઈએ તો તે છે કે d મું સ્તર બીજા બધા સ્તર કરતાં સૌથી વધારે નોડ ધરાવે છે આ ઘાતાંકીય વૃદ્ધિનો સ્વભાવ છે કે જ્યારે પણ તમે ત્યાંથી એક સ્તર વધુ દૂર જાઓ કામનું પ્રમાણ મતલબ કે કેટલા નોડ નું નિરીક્ષણ કરવું પડશે તે પહેલાં કરેલા બધા કામ કરતા વધારે છે તે એક સુવિધા છે જેનો આપણે ઉપયોગ કરીશું મને લાગે છે કે આપણે તેને પછી ના વ્યાખ્યાયન માં જોઈશું આની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે આપણે કેટલીક સરળ ધારણાઓ જોઈશું કે લક્ષ્ય અહીંથી અહીં સુધીની હોઈ શકે નહીં ડેપ્થ ફર્સ્ટ સર્ચ ના કિસ્સામાં જો તે અહીં છે તો તે d 1 નિરીક્ષણ પછી મળશે આપણે d 1 કહીએ તે ઉપરાંત આપણે સંપૂર્ણ સૂચિ જોઈશું જે આખું ટ્રી છે અને માની લો કે તે 2 સર્ચ પ્રોક્સિમેશન માં વિભાજીત થાય છે જો તમે શોધશો તો તે bdમળશે જે bdનો ક્રમ છે અને તે bd2 થશે આ માટે આ પોઇન્ટ સુધી આખી સબ ટ્રી નું નિરીક્ષણ કરવું પડશે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માં જ્યારે તે સૌથી ડાબી બાજુ નો લક્ષ્ય નોડ શોધે છે ત્યારે તે ફક્ત આ નોડ્સનું નિરીક્ષણ કરે છે ફક્ત આ માર્ગ પર જાય છે અને લક્ષ્ય નોડ મેળવે છે તેથી તે ફક્ત આ માર્ગ પરના નોડ્સનું નિરીક્ષણ કરે છે પરંતુ જ્યારે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ અહીં આવે છે ત્યારે તેણે આવી રીતે પસાર થવું પડે છે અને આ આખી વસ્તુ ધીમે ધીમે બનાવવી પડે છે આ નોડ પર આવે તે પહેલાં તેણે આખી સબ ટ્રી નું નિરીક્ષણ કરવું પડશે અને સૌથી જમણી બાજુ ના બંને નોડ માટે હું આખી ટ્રી નું નિરીક્ષણ કરું છું હું તેને તમારા અભ્યાસ માટે રહેવા દઈશ આ સબ ટ્રી અને આ સંપૂર્ણ ટ્રી છે અને તે સરેરાશ બે થી વિભાજીત થાય છે અને પછી તમે સાદુંરૂપ આપવા માટે b અને d ની કિંમત મોટી છે એવી ધારણા કરી શકો છો તેથી તમે અભિવ્યક્તિને સરળ બનાવી શકો છો આપણે સરળ ધારણાઓ કર્યા પછી DFS ની ટાઈમ કોમ્પ્લેક્સિટી ભાગ્યા BFS ની ટાઈમ કોમ્પ્લેક્સિટી આશરે b 1 d દ્વારા દર્શાવી શકીએ છીએ ડેપ્થ ફર્સ્ટ સર્ચ થોડો વધુ સમય લે છે પરંતુ નોંધપાત્ર વધારે સમય લેશે નહીં ઉદાહરણ તરીકે માની લો કે b ની કિંમત મોટી છે જો b ની કિંમત 10 હોય તો તે 1110 થશે તેથી જો કિંમત વધારે મોટી ન હોય તો તે લગભગ સમાન જ થઈ જાય છે તે બંને માટે ટાઈમ કોમ્પ્લેક્સિટી શોધવા માટે સંપૂર્ણતા ના આધાર પર અન્ય કયા પરિબળો સાથે આપણે તેમની તુલના કરી શકીએ સંપૂર્ણતા નો અર્થ શું છે જો તેનો કોઈ ઉપાય છે મતલબ કે જો સ્ટાર્ટ સ્ટેટ થી લક્ષ્ય સ્ટેટ સુધીનો પાથ હોય તો અલ્ગોરિધમ હંમેશા તે શોધી કાઢે છે જો તે એવું કરે તો અલ્ગોરિધમ ત્યાં પૂર્ણ થાય છે હવે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ પૂર્ણ થવા જઇ રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો કે તે ધીમે ધીમે વર્તુળમાં જઈ રહ્યું છે અને જો ત્યાં પાથ મળે તો તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ થી શોધો ગમે તે હોય જો સર્ચ અનંત હશે જેનો અર્થ છે આ સીમા ત્યાં ન હતી અને સંખ્યાત્મક સૈદ્ધાંતિક સમસ્યાઓ પણ તેનું ઉદાહરણ છે તે પછી તે કોઈક દિશામાં આગળ વધશે અને લક્ષ્ય અહીં હોઈ શકે છે તમે કોઈ પણ દિશા તરફ જાઓ ભય હંમેશા રહેશે જો સર્ચ પેર અનંત છે તો ડેપ્થ ફર્સ્ટ સર્ચ માટે સંપૂર્ણતા તમે પૂરી રીતે અવગણી શકો નહીં બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ હજી પણ સમાધાન શોધી શકશે કારણ કે તે કોઈ પણ દિશામાં જતું નથી જ્યાં સુધી તે અહીં પહોંચે નહીં ત્યાં સુધી નિરીક્ષણ કરેલ નોડ ના સમૂહ ના અર્થમાં તે ધીમે ધીમે વિસ્તૃત થઈ રહ્યું છે અને તે ઉપાય શોધશે તેથી બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ કામ કરશે અનંત ગ્રાફ માટે પણ ચાલશે સીમિત ગ્રાફ માટે બંને સંપૂર્ણ છે કારણ કે બંને બધા ભાગનું નિરીક્ષણ કરશે તેથી સંપૂર્ણતાના અર્થમાં બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ નો ફાયદો એ છે કે જો આલેખ અનંત છે તો પણ તે પૂર્ણ કરશે આ ક્ષણે ઉકેલની ગુણવત્તા ની વાત કરીએ તો તે પાથ ની લંબાઈ અથવા સોલ્યુશન પાથ માં નોડ ની સંખ્યા બરાબર છે અને આપણે ધારીએ છીએ કે ટૂંકા પાથ વધુ સારા છે આ બે અલ્ગોરિધમ વિશે તમારું શું મંતવ્ય છે ગુણવત્તાની દ્રષ્ટિએ શું આમાંની કોઈ પણ અલ્ગોરિધમ તમને શ્રેષ્ઠ ઉપાય આપવા માટેની ખાતરી આપે છે તમારે થોડું મોટેથી બોલવું જોઈએ BFS દ્વારા તમે શું સમજો છો તે ઓર્ડર પર આધારીત છે અને તમે જે કરો તેના આધારે તે ખસે છે ચાલો આપણે A B C D નો આવો ગ્રાફ લઈએ છીએ તમારે S થી G તરફ જવું છે આપણે ચોક્કસ ક્રમ પસંદ કરીએ અને આપણે સૌથી ડાબી બાજુ નો નોડ પસંદ કરીએ ડેપ્થ ફર્સ્ટ સર્ચ શું કરશે તે S થી C C થી D D થી F F થી G તરફ જશે માની લો કે મને પાથ મળી ગયો છે પરંતુ મને જે પાથ મળ્યો છે તેમાં બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ શું કરે છે તે H થી C સુધી જશે પછી તે B પર જશે પછી તે A પર જશે પછી તે D પર જશે પછી તે E પર જશે પછી તે G પર જશે G એ B નું ચાઈલ્ડ બનશે અને તમારે જાતે જ અભ્યાસ તરીકે આ કામ કરવું જોઈએ G નો પેરેન્ટ B હશે અને B નો પેરેન્ટ C હશે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ હંમેશા ટૂંકો માર્ગ શોધી આપે છે હું ઇચ્છું છું કે તમે આ ઉદાહરણ બદલો અને તેમાં તે જોવા માટે ફેરફાર કરો કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ અને બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ શું કરે છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ હંમેશાં ધીમે ધીમે સોર્સ નોડ થી દૂર જાય છે અને જ્યારે તે ધ્યેય પાસે પહોંચે છે ત્યારે તે ધ્યેય સુધી પહોંચવાનો સૌથી ટૂંકો પાથ શોધે છે પરંતુ અમુક કારણો ના લીધે BFS ની ગુણવત્તા વધારે છે તેમાં દરેક વખતે કરંટ પાથ જ સૌથી ટૂંકો પાથ હોય છે ચાલો આપણે છેલ્લો માપદંડ જોઈએ જે ઓપન નું કદ છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે ટાઈમ કોમ્પ્લેક્સિટી માપી રહ્યા છીએ તે ક્લોઝડ નું કદ શોધે છે કારણ કે તમે જેટલા નોડ જોયા છે તેટલું જ ક્લોઝડ નું કદ થશે અને આપણે ધારી રહ્યા છીએ કે ક્લોઝડ ના નોડ્સનું નિરીક્ષણ કરવામાં સતત સમય લાગે છે તેને ક્લોઝડ ના પ્રતિસાદ કદ તરીકે ઓળખવામાં આવે છે ઓપન નું કદ કેટલું છે લંબાઈ કેટલી છે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માટે ઓપન નું કદ શું છે તે પહેલા સર્ચ કરો આપણે અલ્ગોરિધમ શું કરી રહ્યું છે તેની કલ્પના કરવી જોઈએ બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માટે આ મારી સર્ચ સ્પેસ છે ઓપન લિસ્ટ કેવું દેખાશે તમે આનું નિરીક્ષણ કરશો આનું નિરીક્ષણ કરશો આનું નિરીક્ષણ કરશો વગેરે વગેરે ચાલો કહીએ કે આ એક બંધ સૂચિ છે અમે હજી સુધી નિરીક્ષણ કર્યું છે તેથી ઓપન આ બધા નોડ અને આ બધા નોડ હશે જે આ નોડ્સનાં બાળકો છે આ ઓપન લિસ્ટ ડેપ્થ ફર્સ્ટ સર્ચ માટે શોધ કરશે અને ડેપ્થ ની દ્રષ્ટિએ તે કેવી રીતે વધી રહ્યું છે કદ શું છે તે વધી રહ્યું છે અહીં bd નોડ છે અને અહીં bd 1 નોડ છે તેને ઘણા bd નોડ માંથી મળ્યા છે અને ઘણા bd 1 નોડ માંથી મળ્યા છે સામાન્ય રીતે તે ઊંડાઈ સાથે ઘાતાંકીય રીતે ઝડપથી વધી રહ્યું છે જેમ જેમ તમે ઊંડા જાવ તેમ તેમ ઓપન નું કદ ઘાતાંકીય રીતે ઝડપથી વધે છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ શું છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ અહીં આવશે ચાલો આપણે અહીં આ વસ્તુ અલગ કરીએ ચાલો કહીએ કે અહીં ત્રણ ચાઈલ્ડ છે તે ક્લોઝડ માં જાય છે આ ક્લોઝડ માં જાય છે વગેરે વગેરે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માં શું થઈ રહ્યું છે જેમ જેમ હું સર્ચ સ્પેસ માં ઊંડાણ માં જઉં છું તે રેખીય છે તે કેવી રીતે રેખીય છે કારણ કે જ્યારે હું ઊંડાણ માં જઉં છું ત્યારે હું સતત નોડ ઓપન માં ઉમેરી રહ્યો છું હું બે વધારાના નોડ ઉમેરી રહ્યો છું આ સ્તરે તે 3 1 હતા હું નિરીક્ષણ કરવા જઇ રહ્યો છું પછી બે વધારાના અહીં બે વધારાના અહીં બે વધારાના અહીં બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માં હું દરેક વખતે બ્રાન્ચ ફેક્ટર દ્વારા ગુણાકાર કરું છું તે જ કારણ છે કે તે ઘાતાંકીય રીતે ઝડપથી વધી રહ્યું છે તેથી તમારે પોતાને સંતોષ આપવો જોઈએ કે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માટે ઓપન નું કદ d1 છે કારણ કે દરેક સ્તરે હું b 1 નોડ રાખવા જઇ રહ્યો છું હું ઓપન માં b 1 નોડ ઉમેરીશ હું આ વસ્તુનું નિરીક્ષણ કરીશ તેથી b 1 d એક વધારાનું નોડ કારણ કે છેલ્લા સ્તર પર મારી પાસે એક વધારાનો નોડ હશે DFS માં ઓપન નું કદ રેખીય વધે છે જ્યારે તેનાથી વિરૃદ્ધ બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માં ઓપન ઘાતાંકીય રીતે ઝડપથી વધે છે આપણે આ 2 અલ્ગોરિધમ જોયા છે ફાઈનાઈટ આલેખ માટે ગોલ પૂર્ણ હોય છે ગોલ ની ટાઈમ કોમ્પ્લેક્સિટી આશરે એક સમાન જ હોય છે પરંતુ તેમાંથી એક સોલ્યુશનની ગુણવત્તા ના આધારે જીતે છે જે મહત્વપૂર્ણ હોય છે જો તમારી યોજના અહીંથી ચંદ્ર અથવા મંગળ સુધીની યાત્રા કરવાની છે તો નાની નાની યાત્રા કરવાથી તમારા ઘણા પૈસા બચશે માની લો કે અહીંથી બેંગ્લોર સુધી ની એક યાત્રા કરીએ ઉકેલ ની ગુણવત્તા લગભગ સમાન જ રહેશે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ તમને શ્રેષ્ઠ ઉકેલ ની બાંયધરી આપે છે અને તમારે આ સંદર્ભમાં તેનો સર્વે કર્યો હોવો જોઇએ ઓપન માટે ફક્ત રેખીય જગ્યા ની આવશ્યકતા છે મારો મતલબ કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માટે ફક્ત રેખીય જગ્યાની જરૂર હોય છે અને તે એક મોટો ફાયદો છે ટાઈમ કોમ્પ્લેક્સિટી સારી નથી આપણે જોયું તેમ હ્યુરિસ્ટિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને લક્ષ્ય તરફ જવા માટે સર્ચને દબાણ કરવાનો પ્રયાસ કરે છે આ ઘરની નજીક છે આ કોઈ અવ્યવસ્થિત દિશામાં જઈ રહ્યું છે ત્યાં કોઈ પણ લક્ષ્ય તરફ ધ્યાન આપતા નથી આપણે તે જોઈશું પછી સંપૂર્ણ હ્યુરિસ્ટિક સર્ચ જોઈશું પણ એક બ્લાઇન્ડ સર્ચ અલ્ગોરિધમ માંથી અથવા સર્ચ ભેગા કરી શું હું અલ્ગોરિધમ ઉપકરણ બનાવી શકું છું જે આ બે સારા પાસાઓ ને ભેગા કરી શકે જે ખાતરી આપે છે કે તે એક ઉત્તમ ઉપાય છે અને તો પણ તેને ઓપન માટે રેખીય જગ્યાની જરૂર છે હું આને તમારા માટે એક નાનકડી વિચારસરણી તરીકે છોડીશ જ્યારે આપણે બુધવારે મળીશું ત્યારે આપણે એક અલ્ગોરિધમ જોઈશું જે આ કરે છે જો તમારામાંથી કોઈ તેને બીજે ક્યાંકથી વાંચ્યા વિના તેના વિશે વિચારી શકે તો સારું રહેશે અહીં તેની ચર્ચા કર્યા પછી તમે તેના વિશે વાંચી શકો છો પરંતુ એક સરસ અલ્ગોરિધમ છે જે આ બે બાબતોને જોડશે અને તે એક બ્લાઇન્ડ અલ્ગોરિધમ છે આપણે બુધવારે મળીશું